ઓકે હવે આગળ ∆P20 ∆P30 મૂલ્યો અને ∆Q20 ∆Q30મૂલ્યો છે ત્યાં સમીકરણ ∆P J1∆δ સમાન છે તેથી તેનો અર્થ એ કે ∆P20 ∆P30 જેકોબીયન મેટ્રિક્સ J1 છે જેની ગણતરી કરી છે આ ∆20 ∆30અને p0 શરૂઆતમાં છે તેથી તમે કહી શકો છો આ પ્રથમ પુનરાવૃત્તિ પછી∆20∆30 ખરેખર તો J1 મેટ્રિક્સ ના વ્યસ્ત ને સમાન છે તેથી J1 મેટ્રિક્સ ની કિમતો 52 97 31 98 31 48 નો વ્યસ્ત લેતા આપણને 2 056 અને 0 946 મળશે કારણ કે ∆P20 એ 2 056 છે અને ∆P30 એ 0 946 છે તમે ગણતરી કરી શકો છો તેથી ∆20 0 0687 રેડિયન બની રહ્યું છે જે 3 936 ડિગ્રી બરાબર છે અને ∆30 0 0495 રેડીયન છે જે 2 837 ડિગ્રી બરાબર છે હું તમને એક વાત જણાવીશ કે જેકોબીયન મેટ્રિક્સમાં મૂળભૂત રીતે આપણે વ્યસ્ત લેતા હોઈએ છીએ અને આ એક નાનકડી બસ સિસ્ટમ માટે છે 2 2 અથવા 3 3 પરંતુ જો જેકોબીયન મેટ્રિક્સ મોટો હોય તો મારો અર્થ કે સિસ્ટમ એ 100 બસ અથવા તો 200 બસની સમસ્યા હોય તો તે સમયે જો તમે મેટ્રિક્સનો વ્યસ્ત શોધવાનો પ્રયાસ કરો તો તે ભૂલ આપી શકે છે આ સમીકરણો હલ કરવા માટે વિવિધ તકનીક છે જો મેટ્રિક્સનું કદ મોટું છે તો તે આપણ ક્ષેત્રની બહાર છે કારણ કે આ સમયગાળાની અંદર અને ખાસ કરીને યોગ્ય બતાવવું શક્ય નથી પરંતુ અહીં નાના દાખલા તરીકે લેવામાં આવે છે પરંતુ મૂળભૂત રીતે તે હલ કરવા માટે વિવિધ પદ્ધતિઓ છે તે એક રેખીય સમીકરણ છે તેથી પરંતુ જો તમે મોટી સિસ્ટમ માટે વ્યસ્ત લેવાનો પ્રયત્ન કરો અને જો જેકોબીયન નુ કદ મોટૂ હોય તો શક્ય છે કે તમને સાચા પરિણામ નહીં મળે તેથી જ આ સમીકરણને હલ કરવા માટે વિવિધ તકનીકો છે તેથી એક સરળ પદ્ધતિ એ છે કે રેખીય સમીકરણ હલ કરવા માટે બેક સબસ્ટિટુશન કરવા મા આવે પરંતુ કેટલીક અન્ય કાર્યક્ષમ તકનીકો પણ છે તો આ તે છે જે તમને ∆20 ∆30મળ્યુ છે અને તે જ રીતે ∆Q J4∆V ની બરાબર છે તેથી અર્થ એ થાય કે ∆Q20 ∆Q30 J4 મેટ્રિક્સ અને ત્યારબાદ ∆V20 ∆V30 તેથી ∆Q20 ∆Q30ની ગણતરી તમારે કરવી પડશે તેથી ∆V20 ∆V30 આ J4 મેટ્રિક્સ નો ખરેખર વ્યસ્ત છે મેં આને સમીકરણ મા માઈનસ 1 ઘાત પર મૂકી દીધું છે અહીં J1 મેટ્રિક્સમા પણ અમે આ મેટ્રિક્સને માઈનસ 1 ઘાત પર મૂક્યા છે આ માઈનસ 1 ઘાત છે તેનો અર્થ એ કે તમારું ∆Q20 નુ વ્યસ્ત છે અને તમે ગણ્યું 0 102 અને 1 051 ∆Q30બરાબર છે જેની સાથે ∆V20આપણને 0 0132332 અને ∆V30 0 0244 મળ્યું છે તેથી 2120 ∆20જે સ્લાઇડમા 0 3 936 ડિગ્રી બરાબર 3 936 ડિગ્રી છે 3130 ∆30 જે 0 2 837 ડિગ્રી બરાબર 2 837 ડિગ્રી છે V21V20∆V20 જે 1 0 0 01332 1 01332 ની બરાબર છે V31V30∆V30 જે 1 0 0 0244 1 0244 ની બરાબર છે તેથી પ્રથમ પુનરાવર્તન પછી 21 3 936 ડિગ્રી છેV21 1 01332 છે અને 31 2 837 ડિગ્રી છે V31એ 1 0244 છે આ બધા પ્રથમ પુનરાવૃત્તિ પછી છે હવે બીજા પુનરાવર્તન માટે આ બધી વસ્તુ તમે તમારી પોતાની જાતે કરશો આગળ મે તમને બધુ બતાવ્યુ છે જેથી તેનો ઉપયોગ કરીને તમે આ નવા મૂલ્યો 21 V21 31 V31 માટેના તમામ પરિમાણો મેળવશો ∆P21 એ P12 P12છે જે 0 005 છે Q13 0 16177 છે આ સાથે ∆P21 એ P12 P12 તેથી શેડ્યૂલ કિંમત ખરેખર અચલ છે તેથી તમારે ખાલી કેલ્કયુલેટેડ કિમત મેળવવાની હોય છે તમે સ્લાઇડ મા જુઓ આ કેલ્કયુલેટેડ કિમત છે અને આ શેડ્યૂલ કિંમત છે તેથી ∆P21 0 તેવી જ રીતે ∆P31 0 426 આવી રહ્યો છે ∆Q21 1 107 આવી રહ્યો છે∆Q31 0 29 આવી રહ્યું છે તેનો અર્થ એ કે સોલ્યુશન કન્વર્ઝ થયું નથી કારણ કે આ ∆P21∆P31 ∆Q21 ∆Q31 નોંધપાત્ર રીતે મોટા છે તેથી આ પછી આ પછી જેકોબીયન બદલાયો નથી આ J1 એ જ રહે છે તેથી ∆21 ∆31 આ જેકોબીયન J1નો વ્યસ્ત છે તે જાળવી રાખવામાં આવે છે તેથી તે 0 064 અને 0 426 એ ΔP2છે ΔP3 આ છે સાથે તમે 21 0 229 ડિગ્રી અને 31 0 5 ડિગ્રી મળે છે તેવી જ રીતે તમારું ∆ V21 ∆ V31આ J4 મેટ્રિક્સ છે તેનુ વ્યસ્ત લેતા આ તમારું ∆Q2 ∆Q3 આ સાથે તમને ∆ V21 0 037 મળ્યું સાથે ∆ V31 002436 મળ્યું આ 22 તમને 4165 ડિગ્રી મળી રહ્યુ છે 22δ21∆21એ જ રીતે 32 δ3131 છે આનો ઉપયોગ કરો તો તમને 3 337 ડિગ્રી મળશે તે જ રીતે તેમાં વોલ્ટેજ V22V21∆V21 ની બરાબર છે જે 1 01332 0 037 0 9763 મળશે અને તમારા V32 V31∆V31ની બરાબર છે જે ની ગણતરી કરતા 1 02435 આશરે 1 0 સમાન આ પરિણામ મળશે આ બધુ આપણને બીજા પુનરાવૃત્તિ પછી મળ્યુ છે મેં ત્રીજી પુનરાવૃત્તિ માટે પ્રયત્ન કર્યો નથી જો તમે બીજા કોઇ પુનરાવર્તન માટે પ્રયત્ન કરો તો તે વધુ સારું રહેશે તેથી બધા ડેટા આપવામાં આવે છે પરંતુ તમે સમજી ગયા છો કે તમારે કેવી રીતે ન્યુટન રેફસન પદ્ધતિમાં પગલું આગળ વધારવાનુ છે તેથી બીજા પુનરાવર્તન પછી 22 4 165 ડિગ્રી છે અને 32 તમે 3 337 ડિગ્રી મેળવશો V22 બીજા ઇટરેશન પછી 0 9763 યુનિટ દીઠ અને V32તમને 1 0 પ્રતિ યુનિટ મળશે તેથી આ તે જ છે જે તમે બીજા પુનરાવર્તન પછી મેળવો છો જ્યારે તમારી બધી બસો ને તમે PQ બસ તરીકે લેતા હોય 3 બસ સમાન સમસ્યામાં ગૌસ સીડેલ પદ્ધતિ છે પરંતુ એક વસ્તુ મેં તેમને કોષ્ટક સ્વરૂપમાં બનાવી નથી તમે બીજા પુનરાવર્તન પછી ચકાસી શકો છો કે ગૌસ સીડેલમાં તમને શું પરિણામ મળ્યું છે ખાસ કરીને વોલ્ટેજ અને તેનું કોણ અને તમે જે મેળવ્યું છે તે માટે પરંતુ આ એક મેં રેખા પ્રવાહ અને લાઇનના લોસ ની ગણતરી કરી નથી કારણ કે આ પદ્ધતિ તમને બતાવવામાં આવી છે તેથી તેનો કોઈ પ્રશ્ન જ નથી એટલે હુ તેને ફરીથી પુનરાવર્તિત નહીં કરુ તેથી બધું હવે તમારા માટે સમજી શકાય તેવું છે હવે આપણે ન્યુટન રેફસન પદ્ધતિનો બીજો દાખલો ઉદાહરણ 5 લઈએ છીએ જે PV બસનો ઉપયોગ કરી રહી છે તો આ આકૃતિ છે ઉદાહરણ 5 માં બતાવેલ છે તેથી આ 3 બસની સમસ્યા છે તેથી બસ 1 તે સ્લક બસ બરાબર છે અને બીજી વસ્તુ બસ 1 પર 2 j1 છે તે ખરેખર ડમી પરિણામ છે તેથી મેં તમને એકવાર કહ્યું હતું કે જો અહીયા સ્લેક બસ છે તો માની લો કે આ બસ 1 એ એક સ્લેક બસ છે તો જનરેટર બસ અહીં છે તેથી બસ 1 એ એક સ્લેક બસ હોવાની સ્થિતિમાં તમારા Pg1 અને Qg1ની ખરેખર ગણતરી કરવામા આવે છે જ્યારે ઉકેલ કન્વર્ઝ ગણવામાં આવે છે પરંતુ ધારોકે તમારી પાસે થોડો લોડ છે ઉદાહરણ તરીકે તે PL1અને QL1 છે તો આ પેરામીટર PL1 અને QL1 પુનરાવર્તન પ્રક્રિયા દરમિયાન તે ખરેખર ડમી પેરામીટર તરીકે છે તેથી તેની કંઇ જરૂર નથી અને તે પુનરાવર્તન પ્રક્રિયા માટે ગણવામા આવશે નહી પરંતુ લોડ ફ્લો કન્વર્ઝ ધારો અને ધારો કે Pg1ની આ કિમ્મત છે ફક્ત ઉદાહરણ માટે હું તમને 100 મેગાવોટ કહુ છું અને ધારોકે Qg1 તમને 67 મેગાવીએઆર લોડ પછી મળ્યું છે પરંતુ આ ડમી પરિમાણ છે પરંતુ જો લોડ કનેક્ટ થયેલ હોય તો ધારો કે જો આ એવું છે તો ખરેખર 100PL1 અને Qg1 તે 67 QL1હશે આ 2 ને ઉમેરવું પડશે પરંતુ જો પુનરાવર્તિત પ્રક્રિયા દરમિયાન કંઈપણ હોય તો આ જરૂરી નથી પરંતુ આ કિસ્સામાં હમણાં મેં ઇરાદાપૂર્વક જ તે આપ્યો છે જે સ્લેક બસ 2 j1 યુનિટ દીઠ છે તેથી આ એક ડમી પરિમાણ છે અને આ PQ બસ આપવામાં આવેલ છે તમારું ઈંજેક્શન 0 5 j1 આવે છે અને PV બસ તે 1 5 j 0 6 આપવામાં આવેલ છે આ લોડ છે પરંતુ કયારેક આપણે તેને જનરેટર બસ કહીએ છીએ કારણ કે Qg ને તમારે ક્યાંકથી લાવવું પડશે જોકે QL3જાણીતું છે પરંતુ Qg3 જાણીતું નથી અર્થ એ થાય કે ચોખ્ખી શક્તિ આ બસ પર ઇન્જેક્ટ બસ 3 છે ધારોકે Q3Qg3 0 6પણ અહી Qg3અજ્ઞાત છે તેથી Q3પન અજ્ઞાત હશે જોકે લોડ આપવામાં આવે છે પણ Qg3 ખબર નથી તેનો અર્થ એ છે કે Q3ની ઇન્જેક્ટેડ પાવર આ બસ માટે જાણીતી નથી તમારી Q3 ઇન્જેક્ટેડ પાવર બરાબર Qg3 0 6 છે જોકે લોડ QL3જાણીતું છે પરંતુ Qg3 તમારું જાણીતુ નથી જેનો અર્થ છે Q3પણ જાણીતુ નથી તેથી આ બસને PV બસ તરીકે લેવામાં આવે છે અને આ 3 બસ સમસ્યા માટે Y બસ મેટ્રિક્સ આપવામાં આવે છે અને તમામ પેરામીટર આપવામાં આવે છે પરંતુ તેમ છતાં જો હું અહીં ફોન્ટનું કદ થોડું નાનું કરું તો અહીં લખવાનું થોડું નાનું થઈ જાય છે તેથી હું તેને ઉદાહરણ તરીકે 5 Y બસ મેટ્રિક્સ વાંચું છું કે પ્રથમ એક Y11 26 925 એંગલ માઇનસ 68 2 ડિગ્રી છે Y12 એ 11 18 એંગલ 116 6 ડિગ્રી છે Y13એ 15 8 એંગલ 108 4 ડિગ્રી છે આ સપ્રમાણ મેટ્રિક્સ છે તો Y21એ 11 18 એંગલ 116 6 ડિગ્રી છે Y22એ 29 065 એંગલ માઇનસ 63 4 ડિગ્રી છે અને Y23એ 17 885 એંગલ 116 6 ડિગ્રી છે Y13Y31 તેથીY31 એ 15 81 એંગલ 108 4 ડિગ્રી Y32એ 17 885 એંગલ 116 6 ડિગ્રી છે Y33 એ 33 615 એંગલ માઇનસ 67 2 ડિગ્રી છે તેથી આ Y બસ મેટ્રિક્સ આપવામાં આવે છે અને તમામ પ્રારંભિક મૂલ્યો સ્લેક બસ વોલ્ટેજ V1આપવામાં આવે છે તેને પણ યોગ્ય સ્લેક બસ વોલ્ટેજ આપવામાં આવે છે V1આપણે 1 એંગલ 0 ડિગ્રી લઈ રહ્યા છીએ આ સમસ્યા માટે સ્લેક બસ વોલ્ટેજ આ છે હવે PV બસ V2માટે બસ 2 એ PQ બસ છે તેથી પ્રારંભિક મૂલ્યો V20 નુ મેગનિટયુડ આપણે 1 લઈશું અને 20 એ 0 0 લેવામાં આવશે તે બસ 2 નું પ્રારંભિક મૂલ્ય છે એક PQ બસ છે અને બસ 3 એ PV બસ છે અહીં તમે વોલ્ટેજનુ મેગનિટયુડ 1 0 બરાબર જાળવવા માંગો છો પરંતુ અહીં બસ 3 ના વોલ્ટેજ એંગલના પ્રારંભિક મૂલ્યો તે 30 0 છે તેથી તમારે જેકોબીયન બનાવવાનો પ્રથમ પ્રશ્ન છે તેથી આ કિસ્સામાં મેં તમને કહ્યું હતું કે તે PV બસ હોય કે PQ બસ J1સમાન રહેશે તેથી આ P22 P23 P32 P33છે આ ∆2 અને ∆3 અને આ p ખરેખર ઇટરેશન કાઉન્ટ માટે છે તેથી આ બસ વોલ્ટેજનુ મેગનિટયુડ નિશ્ચિત છે કે જે V2 તમારી પાસે 1 0 મેગનિટયુડ છે તેથી ત્યાં કોઈ પ્રશ્ન ΔV2છે નહી પુનરાવર્તન પ્રક્રિયા ΔV2 ક્યારેય ગણવામા આવશે નહી કારણ કે બસ 3 આગળ વોલ્ટેજની તીવ્રતા તે એકમ દીઠ 1 અચલ છે તેથી તે કોલમ વેક્ટરમાં આ બાજુની ∆V3ક્યારેય આવશે નહીં કારણ કે V3નુ મેગનિટયુડ નિશ્ચિત છે તેથી ∆V3 કોઈ પ્રશ્ન નથી પરંતુ V2ત્યાં ∆V2 હશે કારણ કે બસ 2 એ એક PQ બસ છે તેથી જ ∆2 ∆3∆V2 આ 3 ચલો છે તેથી જ આ J1 J2 તે P2V2 હશે બીજો કેસ તે P3V2અને ત્રીજો કેસQ22 Q23આ હશે અને આ Q2V2અને આ V2 તેથી ∆V3 ત્યાં રહેશે નહીં કારણ કે બસ 3 એ PV બસ છે અને V3વોલ્ટેજનુ મેગનિટયુડ નિશ્ચિત છે તેથી તમારી બસ 3 પર વોલ્ટેજની તીવ્રતા માટે કોઈ પુનરાવર્તનનો પ્રશ્ન નથી તેથી ΔV3ઇટરેશન માટે હું ગણતરી કરુ છુ આશા રાખુ છુ કે હવે આ સમજી શકાય છે કે કેવી રીતે PV બસ ને માટે જેકોબીયન મેટ્રિક્સ રચી શકાય છે અહીયા નાનુ ઉદાહરણ લેવામાં આવેલુ છે કે જેથી તમે સમજી શકો તેથી પ્રશ્ન એ છે કે એક સૂત્ર આપવામાં આવ્યું હતું જો તમારી પાસે બસની કુલ સંખ્યા n હોય અને એક બસ એક સ્લેક બસ હોય અને જો તમારી પાસે PV બસની સંખ્યા છે તો પછી J1તે હશે તેથી આ ઉદાહરણ માટે n 3 કારણ કે આ 3 બસ સમસ્યા છે તેથી n 3 અર્થ એ થાય કે આ J1 એ 22 મેટ્રિક્સ હશે અને આ તમારો J4 એ માત્ર એક તત્વ Q2V2હશે અને તમારી પાસે m 1 છે એક PV બસ છે તો J4માટે હશે તો આ તમારું n 3 ફક્ત એક જ PV બસ પછી તેથી J4 1 1 એક ઘટકજ હશે ફક્ત તમારી સમજ માટે છે તો આ J1 J2એ 1 n નથી તેથી અહીં પણ તે એવું નથી તેથી તે 1 2 છે પરંતુ પુનરાવર્તિત પ્રક્રિયા માટે આપણે આ J2 અને J3 કોઈ પણ રીતે ધ્યાનમાં લેઇશુ નહીં તેથી જો આપણે તે ધ્યાનમાં ન લઈએ તો શું થશે સમીકરણ આ ડીકોપ્ડ લોડ ફ્લો માટે ની બાબત છે આ ∆P2 ∆P3 pઆ જે1 મેટ્રિક્સ છે P22 છે આ p એ ઇટરેશન ની ગણતરી માટે છે હું ફરીથી બોલી રહ્યો નથી અને આ પુનરાવર્તનની ફરીથી થઇ રહેલી ગણતરીમા સમજી શકાય તેવું છે અનેP32 P22 P33આ ∆Pδ2∆3સમીકરણ 1 મેં લીધું છે અને J1pઆ અહીં લખાયેલું છે અને ∆Q2J4ખરેખર તે એક જ તત્વ છે જે મેં હમણાં જ તમને બતાવ્યું છે તેથી તે Q2V2p માં ∆V2p સમીકરણ કારણ કે આ સમીકરણથી આ J4 મા આ વસ્તુ છે તેથી ડેલ્ટાને છોડવામાં આવે છે આ J3અને J4 ને પણ આ સમીકરણમાંથી છોડવામાં આવે છે તેથી ∆Q2 હશે Q2V2 કે ∆V2તેથી અર્થએકે ∆Q2pQ2V2p∆V2p p ઇટરેશન સંખ્યા છે તેથી તમને ફરીથી અને ફરીથી કહેવું કોઈ જરૂરી ન હતું J4 એ 1 1 મેટ્રિક્સ છે તેથી હવે P2 નુ સમીકરણ P22સમીકરણ અગાઉ આપણે 3 બસ સમસ્યા માટે આપેલુ હતુ તેથી સમીકરણ સમાન રહેશે તેમા કોઈ પરિવર્તન નહીં થાય અને ડેલ્ટા ડેરિવેટિવ પણ અગાઉ આપેલ હતુ તેથી તેમાં પણ કોઈ પરિવર્તન આવશે નહીં કારણ કે તે પણ 3 બસની સમસ્યા હતી આ પણ ત્રણ બસની સમસ્યા છે તેથી કોઈ પરિવર્તન નથી P22 V2V1Y21sin⁡21 21 plus V2V3Y23sin⁡23 23 P23 V2V3Y23sin⁡23 23 P32 V3V2Y32sin⁡32 32 P33 V3V1Y31sin⁡31 31 plus V3V2Y32sin⁡32 32 Q2V2 V1Y21sin⁡21 21 2V2Y22sin⁡ V3Y23sin⁡23 23 તેથી આ સાથે તમને તમામ કિમતો આપવામાં આવી છે અને Y બસ મેટ્રિક્સ આપવામાં આવેલ છે પ્રારંભિક મૂલ્યો તમને આપવામાં આવે છે ત્મે તે સમીકરણમાંમૂકો તેથી તમને P22લગભગ 26 મળશે P23 તમે પ્રારંભિક મૂલ્ય મૂકીને 16 મેળવશો એ જ રીતે P32 16 ની બરાબર છે અને P33 31 ની બરાબર છે પછી J1026 16 16 31 તે 2 2 મેટ્રિક્સ છે અને આગામી મૂલ્યમાં આ મૂલ્ય બદલાશે નહીં તે અચલ રહેશે એ જ રીતે Q2V2બધી કિમતો મૂક્યા પછી તેનુ મૂલ્ય 26 હશે J4026તેને 1 1 મેટ્રિક્સ એટલેકે મેટ્રિક્સમા એક જ પદ છે આ પછી તમારું P2scheduled ના મૂલ્યો એ તમારાPg2 PL2 જેટલા હશે બસ 2 પર કોઈ લોડ ન હતો તેથી તે 0 5 છે મને તે જોવા દો જ્યાં આકૃતિ આ રહી તે મને મળી છે મેં આકૃતિ તમને બતાવી છે મને લાગે છે કે અહીં Pg2જનરેશન બસ પર આ લોડ બતાવવામાં આવ્યો નથી અહીં લોડ આપવામાં આવતો નથી તેથી તેનો અર્થ PL2QL2બંને 0 છે તેથી Pg2 PL2 0 5 0 તેથી 0 5 થશે એ જ રીતે Q2 પછી તે શેડ્યૂલ કિંમત Qg2 QL2 તેથી 1 0 જે 1 એકમ દીઠ છે એ જ રીતેP3scheduledPg3 PL3 તો ત્યાં બસ 3 આગલ Pg3 0 છે તે 0 1 5 એકમ દીઠ મળશે હવે અહીં 3 બસની સમસ્યા છે આ P2 પણ સમીકરણ મા અમે દર્શાવેલુ છે પરંતુ અહીં આપણે P2 નુ સમીકરણ 50 અને 51 મદદથી લખ્યુ છે Pi માટે તેથી i 2 તેથી આ P2 અભિવ્યક્તિ છે બધા મૂલ્યોને અવેજીમાં જે તમને મળ્યું છે તે મળશે P20 ગણતરી લગભગ 0 છે તેથી બધા પગલાં બતાવવામાં આવ્યા છે તેથી હવે તમારા માટે બધું જ સરળ રહેશે જો તમે અવેજી કરશો જો તમે તેને બદલો P20 આશરે 0 ની બરાબર હશે એ જ રીતે P3 પણ અભિવ્યક્તિ છે બધા કિંમતો મૂક્યા પહેલા જેવું જ આપવામાં આવ્યું છે બધી કિંમતો તમને હવે જાણીતી છે જો તમે એમ કરશો તો તમને P30 ગણતરી પણ આશરે 0 0 જેટલી થઈ જશે એ જ રીતે ક્યૂ2 જે કંઈ પણ છે તે બધા કિંમતો જો તમે ક્યૂ2 એક્સપ્રેશન પહેલાં આપેલ છે પણ અહીં પણ તે સમાન સમીકરણ અને વિસ્તરણનો ઉપયોગ કરીને બનાવ્યું છે તેથી i 2 માટે અને બધી કિંમતો મૂકો પછી Q20 ની ગણતરી પણ શરૂઆતમાં આશરે 0 થઈ જશે તેથીબધા P2 Q2 P2 P3 Q3 આ ગણતરી કરેલ કિંમતોમાં શરૂઆતમાં ગણવામાં આવેલબધા 0 છે તેથી માત્ર વસ્તુ એ છે કે આ બધા ડેટાએ બધી ગણતરીઓને યોગ્ય રીતે મૂકી છે મને આશા છે કે મેં આ બધી ગણતરીને સાચી કરી છે પરંતુ આપણે બધા મનુષ્ય છીએ તેથી આપણે કેલ્ક્યુલેટરનો સામનો કરી રહ્યા નથી તેથી મારી બાજુથી પણ ગણતરીની ભૂલ થવાની સંભાવના છે તેથી જો તમને કોઈ ભૂલ અથવા કંઈપણ લાગે છે કે તમારે મને મેઇલ કરવું જોઈએ જેથી હું મારી જાતને સુધારી શકું અને એની હંમેશાં પ્રશંસા કરીશ જો તમને કોઈ ભૂલ અથવા કોઈ ભૂલો અથવા કંઈપણ દેખાયુ હોય તો મને જણાવશુ તેની પ્રશંસા કરવામાં આવશે તેથી જેમ કે હું મારી જાતને સુધારી શકું છું તેથી કારણ કે તે એક વિશાળ ગણિત છે અને આ બધા કોર્સ દરમ્યાન ઘણી ગણતરીઓ છે તમે જાણતા હશો કે તે ગણિત છે તેથી જો હું કોઈપણ ગણતરી ભૂલમાં ક્યાંય પણ બનાવું છું તેથી કૃપા કરીને મને આને જણાવો કે હું સુધારી શકું સ્લાઇડનો સમય જુઓ 2500 ∆P20P2scheduled P02 calculated ∆P30P3scheduled P03 calculated ∆Q20Q2scheduled Q02 calculated તેથી ∆P20 0 50 0 0 0 5 આ પગલા મા હું તમને એવું બતાવી રહ્યો છું કે તમે ખરેખર તમારા અલ્ગોરિધમનો પ્રવાહ સમજી શકો અને ∆P30 1 50 0 0 1 50 સમજી શકો તેવી જ રીતે ∆Q20 1 0 0 0 1 તેથી સમીકરણ 1 થી ∆20∆30 એ પ્રારંભિક મૂલ્યો છે અને J1 મેટ્રિક્સ છે આની પહેલાથી જ આપણે બસ 1 માં ગણતરી કરી છે આપણે દરેક જગ્યાએ સમીકરણ મા 1 મૂકી દીધુ છે તેથી તમારા આ ∆P20 અવગણવાનુ છે તે 0 5 છે અને ∆P30 150 છે પછી ∆20 0 015 રેડિયન જે ડિગ્રીમાં 0 86 કન્વર્ટ થાય છે અને ∆30 0 056 રેડિયન હશે જે 3 2 ડિગ્રી બરાબર છે આ તમારું ∆20∆30 અને સમીકરણ 2 પરથી તે ∆V2 ∆V2 એક ઘટક છે તેથી ∆Q20Q2V2 ના બદલામાં કોઈ મેટ્રિક્સ વ્યસ્ત નથી તો Q2V2એ 26 છે અમે ગણતરી કરી છે જે તમે જોઇ શકો છો અને ∆Q20 1 છે તેથી 126 જે 0 0384 થાય છે તેથી આ 21 મૂલ્યને અપડેટ કરો એ પ્રથમ ઇટરેશન બરાબર છે 20∆20 જે 0 0 86 ડિગ્રી છે 0 86 ડિગ્રી 3130∆30 જે 0 3 2 છે જે 3 2 ડિગ્રી સમાન છે V21V20∆V20જે 1 0 0384 1 0384 ની બરાબર છે તેથી પ્રથમ પુનરાવૃત્તિ પછી V21 1 0384 21 0 86 ડિગ્રી અને 31 3 2 ડિગ્રી હવે પછીનું બીજું પુનરાવર્તન જ્યારે p 1 તમે કૃપા કરીને P2ની ગણતરી કરો ત્યારે તે ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને અગાઉના બધા ડેટા તેમા મૂકવામાં આવે છે કેટલાક ડેટા અચલ છે જે તમે જાણો છો અને આ બધા મૂલ્યો V21 1 0384 21 0 86 ડિગ્રી અને 31 3 2 ડિગ્રી તમને અહીં મળી ચૂકયા છે તમે તે મૂકી અને પછી P2ના બીજા પુનરાવૃત્તિ માટે તમે ગણતરી કરશો તો તમને 1 049 મળશે આ વખતે P2ની ગણતરી કરી તેવી જ રીતે P3ગણતરી તમે કરી શકશો હું સીધા મૂલ્ય લખી રહ્યો છું 1 78 કારણ કે તમે આ જાણો છો અને Q21 ગણતરી કરો જો તમે ગણતરી કરો તો તમને 0 79 મળશે તેથી ∆P21 0 5 1 0 ની બરાબર છે જે શેડ્યૂલ બાદની ગણતરી તમને 0 549 મળશે એ જ રીતે ∆P31 તમને 0 28 મળશે અને તે જ રીતે ∆Q21તમને 0 21 મળશે આ સાથે બીજા પુનરાવર્તનમાં તમે પ્રથમ ∆δ21∆δ31ગણતરી કરો આ સમાન મેટ્રિક્સ મળે છે પરંતુ તે વ્યસ્ત મળે છે 0 549 અને આ 0 28 ની આપણે ગણતરી કરેલી છે તેથી તમને ત્યાં ∆δ21 1 3 ડિગ્રી મળશે અને ∆δ31 એ 0 15 ડિગ્રી મળશે અને ∆V21તમને 0 21 26 મળશે જે 0 008 ની બરાબર છે આ સાથે તમે અપડેટ કરશો તેથી 2221∆21 0 86 0 13 જે 2 16 ડિગ્રી બરાબર છે એ જ રીતે 3231∆31 3 15 જે 3 35 ડિગ્રી બરાબર છે તેવી જ રીતે V22V21∆V21 1 0384 0 008 જે 1 0464 ની બરાબર છે તેથી બીજા પુનરાવર્તન પછી V22 1 0464 22 2 16 ડિગ્રી અને 32 3 35 ડિગ્રી છે તેથી જ્યારે આપણે ગણતરી કરીએ છીએ તમારા P2 P2P3અને Q2અને તેના તમામ ડેરિવેટિવના સમયની કે જે તમારી PV બસ છે બસ 3 ના વોલ્ટેજનુ મેગનિટયુડ હંમેશા તેમાં 1 છે આભાર ફરી પાછા મળીશુ